ચાલો હવે સમજવાનો પ્રયત્ન કરીએ કે સ્લોપ ક્મ્પેન્સેસન શું છે અને સ્લોપ ક્મ્પેન્સેસન રેફરન્સ વેવફોર્મ કેવી રીતે મેળવવું ચાલો આપણે તેને સમયના સંદર્ભમાં કેટલાક વેવફોર્મની સહાયથી સમજીએ હું iLref પ્લોટ કરીશ જે કોન્સ્ટન્ટ ડીસી મૂલ્ય સિવાય કંઈ નથી તેથી ઇન્ડક્ટર કરંટ વેવફોર્મની તુલના આ કોન્સ્ટન્ટ ડીસી સાથે કરવામાં આવે છે અને તે પછી કરંટ કંટ્રોલ આઉટપુટ જનરેટ થાય છે પરંતુ આમાં 50 કરતા વધારે ડ્યુટી સાઇકલ માટે સમસ્યા છે જ્યાં તે અસ્થિર થઈ જશે તેથી આપણે એક સ્લોપ ક્મ્પેન્સેટેડ વેવફોર્મ જનરેટ કરવાની જરૂર છે ચાલો હવે હું આ પ્રકારના વેવ સેપ દોરીશ અને આ સ્લોપ vB બાય L હોવો જોઈએ મેગ્નીટ્યુડ vB બાય L હોવી જોઈએ તેથી આનું મેગ્નીટ્યુડ vB બાય L હશે અને આને I સ્લોપ કહીએ અને નવો રેફરન્સ iLref islope હશે અને તે આના જેવો દેખાશે તેથી આ નવો કરંટ રેફરન્સ હશે જે આપણે કરંટ નિયંત્રણ કરવા માટે વાપરવાની જરૂર છે તેથી ઇન્ડકટર કરંટની સરખામણી આ સ્લોપ ક્મ્પેન્સેસન કરંટ રેફરન્સ સાથે થવી જોઈએ તેથી આ સ્લોપ ક્મ્પેન્સેસન રેફરન્સ હશે જેનો આપણે ઉપયોગ કરીશું હવે આપણે આ વેવફોર્મ આકાર કેવી રીતે મેળવીશું જ્યાં સ્લોપ vB બાય L સમાન છે જે ઇન્ડક્ટર કરંટ વેવફોર્મનો ડાઉન સ્લોપ છે તેથી પ્રશ્ન એ છે કે આ વેવફોર્મ કેવી રીતે પેદા કરવો તેથી જો આપણે ઇન્ડડક્ટર કરંટ તરફ ધ્યાન આપીએ તો અહીં આપણે જે દોર્યું છે તે કરંટ 1 DTS સમયગાળા દરમિયાન જ્યારે સ્વીચ બંધ થાય છે ત્યારે ઇન્ડેક્ટર કરંટનો સ્લોપ - v0 બાય L અથવા -vB બાય L હોય છે અને તે સ્લોપનું મેગ્નીટ્યુડ vB બાય L છે તેથી આ ઇન્ડકટર ફેરાડે સમીકરણ દ્વારા vL ઇન્ડકટર પરનો વોલ્ટેજ L diL dt દ્વારા આપવામાં આવે છે ચાલો આપણે તે લખીએ કે vL L diL dt અને Ts સમયગાળા દરમિયાન iL એ - vP L ઈન્ટીગ્રલ dt અને I સ્લોપ કારણ કે અહીં તમે પોઝિટીવ સ્લોપની વાત નેગેટીવ સંકેતને દૂર કરીને ફક્ત સ્લોપના મેગ્નીટ્યુડને લઈને અથવા ધ્યાનમાં લેતા vB L ઈન્ટીગ્રલ dt હશે તેથી આપણે આ કરંટ વેવફોર્મ આકાર કેવી રીતે મેળવીશું અમલીકરણ દ્વારા આપણે અહીં આ વેવફોર્મ કેવી રીતે મેળવી શકીએ તેથી આપણી પાસે જે હોઈ શકે છે તે છે કે આપણી પાસે આના જેવા કંટ્રોલ કરંટ સોર્સ છે અને તે કંટ્રોલ કરંટ સોર્સ આના જેવા કેપેસિટર સાથે જોડાયેલ છે અને ચાલો આપણે કહીએ કે CS કેપેસિટીન્સ છે અને પછી તમે અહીં વોલ્ટેજ vCS પર નજર રાખી શકો છો અને ચાલો આપણે કહીએ કે એક કરંટ I છે જેને તમે કરંટ સોર્સ માટે નક્કી કર્યો છે તેથી કેપેસિટીન્સમાં વોલ્ટેજ શું છે તેથી કેપેસિટીન્સમાંનો વોલ્ટેજ 1CS ઈન્ટીગ્રલ ઓફ Idt છે જે ICS છે કારણ કે I કોન્સ્ટન્ટ છે હવે આ અને આનું અવલોકન કરો vBL અને ICS ઈન્ટીગ્રલ ઓફ dt ના ગુણાંકનું હવે આ બંનેની તુલના કરીને આપણે લખી શકીએ I એ vBL ગુણીયા CS છે હવે અહી I એટલેકે vBL ગુણીયા CS ને CS ગુણીયા dt વડે ભાગવાથી એ કેપેસીટર પરનો વોલ્ટેજ હશે તો આ કેપેસિટેન્સ પરના વોલ્ટેજ આ વેવફોર્મના આકારને અનુસરે છે તે I સ્લોપનું વોલ્ટેજ સમકક્ષ મૂલ્ય છે તે આ વેવફોર્મના આકારને આ ચોક્કસ સ્લોપ vBL સાથે અનુસરે છે કારણ કે CS CS રદ થશે હવે આ એક ઇન્ટિગ્રેટર છે અને જ્યાં સુધી અહીં કરંટ ચાલુ છે ત્યાં સુધી આ ઇન્ટિગ્રેટીંગ કરવાનું ચાલુ રાખશે તે શૂન્ય પર આવશે નહીં તેથી ત્યાં રીસેટ મિકેનિઝમ હોવી જોઈએ તેથી ચાલો આપણે આ સ્વિચની આજુબાજુ કનેક્ટ કરીએ તેથી કરંટ સ્ત્રોતને હું vB CSL પર સેટ કરીશ હવે હું ત્યાં કેપેસિટીન્સમાં સ્વીચને કનેક્ટ કરીશ અને કલોક દ્વારા ચાલુ અથવા બંધ કરીશ તેથી જ્યારે પણ ત્યાં કોઈ કલોક હોય તે આને ચાલુ કરશે તે આ કેપેસીટન્સ ને ડિસ્ચાર્જ કરશે તેને શૂન્ય પર લાવશે તેથી કલોક ડ્યુટી સાઇકલના સમયગાળા દરમિયાન આ નીચે શૂન્ય પર આવશે પછી ફરીથી તે ઇન્ટિગ્રેટીંગ શરૂ કરે છે અને આ સમયે કલોક ચિત્રમાં આવશે આ શૂન્ય પર આવશે આ ક્લોક વેવ ફોર્મ આના જેવું લાગે છે આપણે આ પહેલા જોયું છે તે દરેક TS અવધિમાં ઉદ્ભભવતા સાંકડા પ્લસનો સમૂહ છે દરેક TS અવધિની શરૂઆતમાં એક ખૂબ જ સાંકડી ડ્યુટી સાઇકલ પલ્સ છે અને તે આ ખૂબ જ સાંકડી ડ્યુટી સાઇકલ દરમ્યાન તે આ સ્વીચ ચાલુ કરશે કેપેસિટીન્સ શોર્ટ સર્કિટ થશે આ એક દ્વારા કેપેસિટેન્સ ડિસ્ચાર્જ થશે કરંટને મર્યાદિત કરવા માટે તમે શ્રેણીમાં એક નાનો રેઝિસ્ટન્સ મૂકી શકો છો હવે જો તમે તેને આ વેવફોર્મ્સના સેટ સાથે રાખો છો તો તે આ ફેશનમાં જોવા મળશે તો ચાલો હું તે દોરુ તેથી જ્યારે કલોક દેખાશે ત્યારે આ સ્થિતિઓ છે તેથી તમે કલોક સિગ્નલ જોશો તેથી દરેક TS અવધિની શરૂઆતમાં ખૂબ જ સાંકડી ડ્યુટી સાઇકલ પલ્સ થાય છે તે કેપેસિટીન્સને રીસેટ કરશે અને પછી શૂન્ય પર લાવશે પછી કેપેસિટીન્સ ઇન્ટિગ્રેટીંગ ફરી શરૂ કરશે તે આગળ વધશે અને પછીની કલોક પર તે શૂન્ય પર જશે ફરીથી તે ઇન્ટિગ્રેટીંગ કરવાનું શરૂ કરશે અને TS અવધિ શરૂ થતાં આગામી કલોકની ઘટના તે શૂન્ય પર ફરીથી સેટ થશે તેથી આ બનતું રહેશે તેથી આ રીતે આપણે આ સ્લોપ વેવફોર્મ જનરેટ કરી શકીએ છીએ અને સ્લોપ ક્મ્પેન્સેસન રેફરન્સ મેળવવા માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ હવે ચાલો આપણે આપણું કરંટ કંટ્રોલ કન્વર્ટર ચાર્જર સર્કિટ લઈએ અગાઉ આપણી પાસે સીધા અહીંથી iLref હતું iLref અહીં કોન્સ્ટન્ટ DC મૂલ્યનું હતું તો આપણે તેને સ્લોપ ક્મ્પેન્સેસન રેફરન્સ સાથે બદલીશું તેથી આપણે શું કરીશું કે આપણે ત્યાં iL કાઢી નાખીશું અને હું કહીશ કે આ બિંદુને આપણે સ્લોપ ક્મ્પેન્સેસન રેફરન્સ આપીશું હવે આપણે તે કેવી રીતે પેદા કરી શકીએ ચાલો કેવી રીતે iLref અહીં થોડો પાછો ખસેડ્યો અને હું તેની આ તુલના I સ્લોપ સાથે કરીશ તેથી ચાલો મને કંટ્રોલ કરંટ સોર્સ આપો આ કંટ્રોલ કરંટ સોર્સનું કરંટ મૂલ્ય I હશે જે L CS દ્વારા વિભાજિત vB ના સંવેદિત મૂલ્ય પર આધારિત છે તેથી ત્યાં એક કેપેસિટેન્સ મૂકો અને કેપેસિટીન્સમાં હું આ સ્વીચ તરીકે મૂકીશ અને આ સ્વિચ હું આ કલોક સિગ્નલને આધારે ચાલુ કરીશ તેથી જ્યારે પણ કલોક હાઈ થશે ત્યારે આ આને ચાલુ કરશે આ કેપેસિટર રીસેટ થશે અને પછી જ્યારે આ બંધ થશે ત્યારે આ ઇન્ટિગ્રેટીંગ કરવાનું શરૂ કરશે આ રેઝિસ્ટન્સ ફક્ત કરંટને મર્યાદિત કરવા માટે અહીં મૂકવામાં આવ્યો છે અને તે સમયના કોન્સ્ટન્ટ Cs R ને પણ ચિત્ર માં મૂકશે પરંતુ તે એક નાનો સમય કોન્સ્ટન્ટ રહેશે જે કલોક ડ્યુટી સાઇકલની પલ્સ સમાપ્ત થતાં સુધીમાં સમય કોન્સ્ટન્ટના 5 ગણો પહોંચશે તેથી આ મૂલ્ય તમે ત્યાં શું આપી રહ્યા છો તે islope છે અને તમે તેને iLref માંથી બાદ કરો અને ક્મ્પેન્સેસન સ્લોપ ક્મ્પેન્સેસન રેફરન્સ તરીકે આપો હવે જો તમે આ વેવફોર્મના આકારને જુઓ તો આ વેવફોર્મ આકાર ફક્ત DC છે અને આ વેવફોર્મ નું શું છે ચાલો આપણે પહેલા કરંટ રેફરન્સ અહીં સેટ કરીએ અને કરંટનું મૂલ્ય vB x CS L છે અવલોકન કરો કે vB એ સેન્સેડ વેલ્યુ છે તેથી અહીં કરંટ રેફરન્સ અહીંના આઉટપુટ વોલ્ટેજ અનુસાર બદલાશે અને જો તમે તે કરો છો તો અહીં તમને આના જેવા પોઝિટીવ સ્લોપ સૌ ટૂથ વેવફોર્મ મળશે iLref માંથી આ બાદ કરતા તમને આ વેવફોર્મ મળશે અને આ સ્લોપ ક્મ્પેન્સેસન રેફરન્સ બનાવશે જે તમે આ નિયંત્રકને પ્રદાન કરશો તેથી હવે જ્યારે પણ આ iL એ સ્લોપ ક્મ્પેન્સેસન મૂલ્ય કરતા વધારે હોય ત્યારે અન્ય નેગેટીવ થશે અને આ પોઝિટીવ થઈને SR લેચને રીસેટ કરશે તેથી આ રીતે સ્લોપ ક્મ્પેન્સેટેડ કરંટ કંટ્રોલ કન્વર્ટર કાર્ય કરશે અને બેટરી ચાર્જ કરશે હવે આ iLref જો તે MPPT ચાર્જરના આઉટપુટ પરથી આવી રહ્યું છે એટલે કે તમે અહીંથી વોલ્ટેજ અને કરંટને સેન્સ કરી રહ્યા છો અને આ હિલ ડીદ્કસન અથવા હિલ ક્લીમ્બીંગ અલ્ગોરિધમમાંથી પસાર થાય છે તો તેનું આઉટપુટ તમે તેને અહીં આપી શકો છો પછી અહીં કરંટ રેફરન્સ PV પેનલ જે પણ પીક પાવર પ્રદાન કરી શકે તે મુજબ બદલાતો રહેશે અને તે રેફરન્સ ફેરફારોની જેમ તમે જોશો કે અહીંના કરંટમાં આઈસોલેસન મૂલ્યના આધારે વધારો થશે અથવા ઘટાડો થશે તેથી તે પછી MPPT આધારિત PV સોર્સ માટે સ્લોપને ક્મ્પેન્સેસન આપનાર કરંટ નિયંત્રક બેટરી ચાર્જર બનશે MPPT બ્લોક સહિત અમે અહીં MPPT અલ્ગોરિધમનો બ્લોક શામેલ કરી શકીએ છીએ હિલ ક્લીમ્બીંગ એલ્ગોરિધમની જેમ તેને બે ઇનપુટ્સની જરૂર છે એક ઇનપુટ vT છે જે PV પેનલના ટર્મિનલ વોલ્ટેજ છે અન્ય ઇનપુટ iPV છે પેનલ દ્વારા વહેતો કરંટ અને MPPT નું આઉટપુટ આપણે તેને અહીં iL રેફરન્સને આપીશું તેથી આ મૂલ્ય આ ફેશનમાં બદલાશે જેમ કે આપણે પહેલા જોયું છે અને iL રેફરન્સ આઈસોલેસન મૂલ્યના આધારે બદલાતા રહેશે અને તે ડ્રો કરવાનો પ્રયાસ કરશે અહીં iL રેફરન્સને એવી રીતે સેટ કરો કે PV પેનલ દ્વારા મહત્તમ શક્તિ ખેંચી શકાય તેથી જેમ કે આ iL રેફરન્સ સેટ થઈ જાય છે અને તો બેટરી અને લોડ મળીને PV સોર્સથી ઉપલબ્ધ પાવર પર ચાર્જ થતા સ્લોપ ક્મ્પેન્સેટેડ કરંટ કન્વર્ટર iL મૂલ્યને iL રેફરન્સ જેટલું બનાવશે